હવે આપણે આ વિષયના બીજા ભાગમાં આગળ વધશું આપણે હજી પણ ઈમેજ પ્રોસેસિંગ ના મૂળભૂત વિષય પર વાત કરવાની બાકી છે સેગમેન્ટેશન હવે આપણે સેગમેન્ટેશન પર વાત કરશું હવે સેગમેન્ટેશન a ઈમેજ પિક્સેલ ને એકબીજા ઉપર ના હોય એ રીતે સમૂહ બનાવવાની પ્રક્રિયા છે જેમ પહેલા વાત કરી હતી તે બાઈનરાયઝેશન એક પ્રક્રિયા છે જે આ સેગમેન્ટેશન નો ખાસ વિષય છે આ વિષયમાં આપણે ફક્ત બે સમૂહ પર વાત કરવાની છે તેમાંનું એક બેગ્રાઉન્ડ અને બીજો ફોરગ્રાઉન્ડ પરંતુ આ પિક્સેલ ને જૂથ સુધી વિસ્તારી શકે છે જે બે સ્તર કરતાં પણ વધારે હોઈ છે આપણે બે કે બે કરતા વધારે સ્તરવાળી મલ્ટી લેવલ થ્રેશહોલ્ડિંગ સ્કીમ ને ધ્યાનમાં લઈ શકીએ આગળના વિષયમાં આપણી પાસે ફક્ત એક જ થ્રેશહોલ્ડ હતો બહુસ્તરીય થ્રેશહોલ્ડ આપણી પાસે એક કરતાં વધારે થ્રેશહોલ્ડ હોઈ શકે ઇમેજને અને તેના હિસ્ટોગ્રામ ને ધ્યાનમાં લઇ આપણે આ બે થ્રેશહોલ્ડ પસંદ કર્યા છે આપણે અગાઉ ચર્ચા કરેલી કે આપણે સમાન ગણતરી નો ઉપયોગ કરી શકીશું ખાસ કરીને બાએશિયન ક્લાસિફિકેશન મેથડ જે આગળ જતાં વિસ્તૃત થઈ શકે છે અને આપણે આ થ્રેશહોલ્ડ ને નક્કી કરી શકશુ અને પરિસ્થિતિ ને વિઝયુલાઈઝ કરીને તમે આ આ થ્રેશહોલ્ડ પસંદ કરી શકો છો આ ચોક્કસ પરિસ્થિતિમાં આપણે આવા ૩ ઇન્ટરવલ ને લઈએ આપણે આ ચોક્કસ પિક્સેલ ને રંગ આપી દઈએ તમે આ ચોક્કસ ઈમેજમાં જોઈ શકો છો કે ત્યા ત્રણ અલગ અલગ રંગ જેવાકે લાલ ભૂરો અને વાદળી આ બધા જ કલર ઈમેજ ના સેગમેન્ટ ને દર્શાવે છે જેમ આપણે ઇન્ટરવલ પરથી જોઇ શકીએ છીએ કે ત્યાં 0 થી લઇ અને 60 અને અને 61 થી લઇ ને 119 અને 120 થી લઇ ને 255 સુધિ ના ઇન્ટરવલ મડે છે Intervals06061119120255 બ્લુ ગ્રીન અને યેલ્લો ત્યાં નોન ઓવરલેપપિંગ ઇન્ટરવલ માટે વ્યાખ્યા છે અને અહીં જણાય છે કે કઈ રીતે ત્રણ અલગ અલગ સેગમેન્ટમાં કોઈ એક ચોક્કસ ઈમેજના pixel ને વહેંચાય છે તમે ધ્યાનમાં રાખી શકો છો કે 0 થી 60 ઘાટા રંગને અનુરૂપ છે જે અહીં વોટર ચેનલ છે 61 થી 119 એ મધ્ય કિંમત છે સામાન્ય રીતે તે આ પોઇન્ટ ને અનુરૂપ છે કે અંતરાલ 120 થી 255 સુધીનો છે તે ખુબજ તેજસ્વી મૂલ્યોછે અને તે ઈમેજ ના પીળા રંગના ભાગને અનુરૂપ છે તો આ બ્લુ ઝોન આ ગ્રીન ઝોન અને આ યલ્લો ઝોન છે તો પિક્સેલ ને અલગ અલગ ઈન્ટરવલમાં ભાગ પાડ્યા પછી પણ આ એક સેગમેન્ટેશન નું કાર્ય છે અને તેને કોમ્પોનન્ટ લેબલિંગ તરીકે ઓળખાય છે તો આ પરિસ્થિતિમાં આપણે યોજનામાં પિક્ચર ના અલગ અલગ ભાગ કરવાની પણ જરૂર પડશે તેથી જ તમે ઈમેજ પિક્સેલ ને અર્થપૂર્ણ નોન ઓવરલેપિંગ સેટ સાથે જોડે છે જે આપણો મુખ્ય ઉદ્દેશ છે તેથી આપણે તેને આનુસંગિક ઘણી બધી બીજી વ્યાખ્યાઓ નો ઉપયોગ કરી શકીએ છીએ જે તેને જોડાઈ રહેવામાં મદદરૂપ થાય છે ઉદાહરણ તરીકે આપણે 4 નેબરહુડ ડેફીનેશન અથવા 8 નેબરહુડ ડેફીનેશન ને ધ્યાનમાં લઇ શકીએ છીએ 4 નેબરહુડ ડેફીનેશન આ સંદર્ભમાં વ્યાખ્યાયિત થાય છે આપેલા પિક્સેલ પાડોશી પિક્સેલ ની સ્થિતિ જણાવે છે આ પિક્સેલ ને 4 નેબરહુડ તરીકે ઓળખાય છે ધારોકે આ સ્થાન x અને સ્થાન y છે આ સંકલન સ્થાન છે તેથી તે x હોઈ શકે છે અથવા x પ્લસ 1 y તેથી તેનો સાચો નેબર x છે તેવી જ રીતે x માઈનસ 1 y તેનો લેફ્ટ નેબર છે x y પ્લસ 1 તે ટોપ નેબર છે x y માઈનસ 1 તે 4 નેબર છે તે બોટમ નેબર છે તો આ પિક્સેલસ ના 4 નેબર છે અને આ નેબરહુડ ને 4 નેબરહુડ તરીકે ઓળખાય છે જ્યાં હવે જો હું ડાયાગોનલ પિક્સેલસ ને ધ્યાનમાં રાખીએ તો ડાયાગોનલ પોઝીશન પણ તેમની પાડોશી ગણાશે તેથી આ વ્યાખ્યા 8 નેબરહુડ ડેફીનેશન ની થાય છે તેથી હવે તમારી પાસે તે મુજબની નેબરહુડ ડેફીનેશન છે આ જોડાણને પણ 2 પિક્સેલ વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં આવશે તો ચાલો આપણે એક ચોક્કસ વિષય પર વાત કરીએ જ્યાં તમે 8 પિક્સેલ ની કનેક્ટિવિટી ના ઘટકોને સાચવશો તો તમને એક ઉદાહરણ પર લઈ જઈશ આ એક નાની ઈમેજ છે અને આ ઈમેજ ના બધા જ પિક્સેલસ ને નંબર વડે દર્શાવેલી છે તેથી આ 4x4 ઈમેજ છે તો આપણે શું કરશુંઆપણે કિરણ સાથે નો એક આલેખ બનાવી શકીએ જ્યાં આજુબાજુના પિક્સેલસ ના નામ સરખા હોય અને જ્યાં બધા જ પિક્સેલ ને આ લેખના નોડ તરીકે ગણતરી માં લઈ શકાય અને તમે નોડ વચ્ચે કિરણ ની રચના કરો છો જ્યાં બધાને એકસરખી પિક્સેલસ ની કિંમત મળેલી હોય છે ઉદાહરણ તરીકે આ 20202020 તેથી તમે જોઈ શકો છો કે આ બધા પિક્સેલસ એ પોતાની વચ્ચે કિરણ બનાવે છે આપણે 50 50 ની વચ્ચે ના પિક્સેલસ મા કિરણ બનાવી શકીએ છીએ અને કિરણ માટે 100100 નું પણ બનાવી શકાય છે બીજા વિષય માટે આ 20 20 એક કિરણ બનાવે છે અને 100 100 એ બીજા કિરણ બનાવશે તો અહીં નેબરહુડ ડેફીનેશન નો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ ઈમેજ નું ગ્રાફિકલ રજૂઆત કરી શકાય છે તો હવે તમારું કાર્ય એ રહેશે કે તમારે આ લેખમાંથી તેના ઘટકો શોધવાના છે તમે ડેપ્થ ફસ્ટ સર્ચ અથવા બ્રેથ ફસ્ટ સર્ચ જેવા ગ્રાફ ટ્રાવર્ઝલ અલ્ગોરિધમ નો ઉપયોગ કરી શકો છો જેનાથી તમે દરેક ઘટક ને શોધી શકો અને સેગમેન્ટ તરીકે જાહેર પણ કરી શકો તેથી મેં તે સેગમેન્ટ ને અહીંયા અલગ અલગ રંગોથી તેમને દર્શાવેલું છે આ વિષયમાં તે અલગ અલગ કમ્પોનન્ટ દર્શાવે છે અહીં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે અહીં તમને શું પૂછવામાં આવે છે કે શું તમારે કિસ્સામાં સ્પષ્ટ ગ્રાફ ની રજૂઆત જરૂરી છે કારણકે આપણી પાસે પહેલેથી જ ઇમેજનો એરે અને નેબરહુડ ડેફીનેશન ચોકસાઇથી મળેલા છે જ્યાં તેમની પાસે સુવ્યવસ્થિત માળખું તૈયાર છે તેથી ખરેખર કોઈ ગ્રાફ રજૂઆત ની જરૂર નથી તમે ઘટક મેળવવા માટે એરે માં બધી જ ગણતરીઓ કરી શકો છો તમે ફક્ત એક જ ઈમેજ એરે નો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકો છો તો પ્રક્રિયાના થોડા ઉદાહરણો હું અહીંયા બતાવીશ અહીંયા બે ઈમેજ છે જે પહેલા દર્શાવી હતી આ મુખ્ય ઈમેજ છે અને આ ત્રણ ભાગમાં વિભાજન કરેલી છે ૩ અંતરાલ ના વર્ગ હવે અમે દરેક સેગમેન્ટમાં થી જોડાયેલ ઘટકો બનાવી રહ્યા છીએ તો ઘટકોમાં આ પિક્સેલ ની સંખ્યાના પ્રમાણમાં હું તમને તેમાંના કેટલાક અગ્રણી ઘટકો વિષે કંઈક બતાવીશ તો આ એક ખૂબ જ મોટો ઘટક છે અને તમે તે જોઈ શકો છો આપણે તેને ફરી મેળવી શકીએ છીએ તેવી જ રીતે તમારી પાસે બીજા ઘણા બધા ઘટકો છે જે આ ઝોનના આ ભાગ ને અનુરૂપ હોવું જોઈએ આ ગ્રીન સેગમેન્ટ છે તેથી અહીંયા જોડાયેલા ગ્રીન સેગમેન્ટ દર્શાવાયા છે આ મોટાભાગે તમને જોડાયેલા પ્રદેશ બતાવી રહ્યું છે યલો સેગમેન્ટ પાર્ટ તમે વધારે ઘાટા પિક્સેલ્સ મેળવો છો અહીં પીળા રંગનો ભાગ અને આ રીતે બીજા ઘણા ઘટકો ફરી મેળવી શકાય છે મે ફક્ત 6 ઘટકો દર્શાવ્યા છે પરંતુ અન્ય ઘણા ઘટકો છે અહી ઈમેજમાં શક્ય બને છે એમાંનો એક ખૂબ જ રસપ્રદ છે તેના પરિણામ પરથી પૂછી શકું છું તમારે તેને ચોક્કસ રીતે અવલોકન કરવાની જરૂર છે તમારે તેના પરિણામ નું અવલોકન કરવું જોઈએ તમે મુળ ઈમેજ માંથી તે ઇમેજને મેળવી શકો છો તે સતત સાંકળ જવું છેઆ એક સતત સાંકળ છે તમે મૂળ ઇમેજ માંથી તેને અનુરૂપ પિક્સેલ ને મેળવી શકો છો પરંતુ સતત સાંકળ ના ભાગરૂપે તમે સેગમેન્ટ ને ચૂકી જાવ છો તો શું તમે કહી શકો છો કે આ ભાગ કેમ ખૂટે છે તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે શોધવાની જરૂર છે અને તમારે ચકાસણી કરવાની જરૂર છે કે આ માહિતી શા માટે આ ભાગ માંથી ગુમ થઈ છે તો ચાલો હવે ઈમેજ સાથેની અન્ય કામગીરી ની ચર્ચા કરીએ અને અમે તેને ઈમેજના gradient વેલ્યુ ની ગણતરી કરી શકાય છે તો gradient પ્રક્રિયાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે તો ઈમેજ એ એક પ્રકારનો 2 ડાયમેસનલ ફંકશન છે આ એક 2 ડાયમેસનલ વેક્ટર ને અનુરૂપ આંશિક સંકલન સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ફંકશન y આંશિક ડેરીવેસન ∂fx y ∂y fx y 1 − fx y અને તેનો એક વેક્ટર બનાવે છે Δfx y∂fx y∂x î∂fx y∂x ĵ અને આ એક ગ્રેડીએન્ટ વેક્ટર છે ગ્રેડીએન્ટ ની ગણતરી ખૂબ જ સીધી અને સરળ છે આપણે એક ચોક્કસ અલગ પદ્ધતિ વડે ગ્રેડીએન્ટ ની ગણતરી x દીસામાં એક મર્યાદીત તફાવત નો ઉપયોગ કરી શકીએ છીએ અને પિક્સેલ ની વચ્ચે જ રીતે કરી શકીએ છીએ તે પોતે ટોચના પાડોશી તરીકે પિક્સેલ વચ્ચેનો તફાવત આપે છે અને આ સાથે સરળ ગણતરીઓ તમે આ રીતે ક્રમાંકની ગણતરીઓ મેળવી શકો છો અને ગ્રેડીએન્ટ વેક્ટર મળે છે આ ગણતરીઓ હું અહીંયા માળખા વિશે થોડી વધારે વાતો કરીશું તેની પાછળ ખૂબ જ પ્રેરણા મળે એવું કાર્ય છે જે આપણે આગળ જોઈશું ચાલો હવે એ ધ્યાનમાં રાખીએ કે અલગ અલગ કાર્ય માસ્ક સાથે ની ગણતરી દ્વારા થઈ શકે છે તો આપણે માસ્ક અને વ્યાખ્યાયિત કરીએ કે આ વિષયમાં 1 x 2 એલિમેન્ટ માસ્ક છે આ વિષયમાં આવું 1 ડાયમેન્શનલ એરે માં બને છે તેથી પરિણામ ૨ રો અને 1 કોલમ હોય છે અને માસ્ક માં રહેલી મૂલ્ય તેનું મહત્વ રજૂ કરે છે તો તમારે ગ્રેડીએન્ટ ગણતરી માટે વસ્તુની જરૂર પડશે તમે આ માસ્ક ને દરેક પિક્સેલ પોઝીશન પર મૂકી શકો છો તેથી માસ્ક નો આ એક ખાસ બિંદુ એક કેન્દ્રીય પિક્સેલ ની સ્થિતિને અનુરૂપ છે અને તે અહીં ચોક્કસ સંકલન xy દ્વારા દર્શાવવામાં આવ્યો છે તેથી તમે આ માસ્કનેxy સ્થિતિ માં મૂકી રહ્યા છો અને ત્યાર પછી તમે ગણતરી કરી રહ્યા છો તો તમે મહત્વપૂર્ણ પિક્સેલ કિંમત નો સરવાળો તેના પાડોશી પિક્સેલ સાથે કરો છો જ્યાં આ માસ્ક પણ હાજર હોય છે તો એક વખત તમે અહીંયા માસ્ક xy મૂકો છો તો તે મારું ગુણાકાર હોવું જોઈએ ત્યારબાદ ફંકશનલ વેલ્યુ x y1 ને એક સાથે ગુણાકાર થવો જોઈએ તેથી જો તમે સરવાળો લો છો તો xy1 અને xy વચ્ચેનો તફાવત હોઈ શકે તો આ માસનો અલ્ગોરિધમ છે જે ઇમેજને ઉપરથી લઈને નીચે સુધી તેમજ ડાબેથી જમણી બાજુ સુધી સંપૂર્ણ રીતે સ્કેન કરવા થી મળે છે ત્યારબાદ હરેક બિંદુ xy પર માસ્ક મૂકો અને તેના આ ફંકશન સાથેના મહત્વની ચકાસણી કરો તમે વધારેમાં વધારે તેનો સરવાળો અને તે તમને મહત્વ વાળી રકમ આપશે અને ત્યારબાદ તમે આ મહત્વપૂર્ણ સરવાળા દ્વારા સેન્ટ્રલ વેલ્યુ ને બદલી શકો છો gx y 1 fx y 1 −1fx y તો આ રીતે તમે મર્યાદિત તફાવતને ઉભી દિશાઓ સાથે ગણતરી કરી શકો છો આમાં જે આડી દિશાઓ સાથે તફાવત ની ગણતરી કરે છે સાથે સમાન ગણતરીઓ પણ કરી શકાય છે તો આ પરિસ્થિતિ મુજબ એક પછી એક ગણતરી કરવા માટે આ ગણતરીને સામાન્ય બનાવવા માટે ફક્ત યોગ્ય પાડોશી અથવા ટોચના પાડોશી તરીકે તફાવત ની ગણતરી કરવા આપણે બીજું શું કરી શકીએ આપણે કોઈ પાડોશી ક્ષેત્રનો વિચાર કરી શકીએ છીએ અને તે ભાગના આ મર્યાદિત ફેરફાર ની કિંમત શોધી શકીએ અને તે વિતરણ નો અર્થ લઈ શકીએ છીએ તો આ પરિસ્થિતિ મા આપણે ચોક્કસ રૂપે માસ્ક વેલ્યું ને દર્શાવી શકીએ છીએ જેથી તમે 3x3 માસ લઈ અને આ એક કેન્દ્રીય સ્થિતિ xy છે તેથી આ સ્થાનના સંદર્ભમાં આપણે આ 2 પિક્સેલ નો ઉપયોગ કરીને મર્યાદિત તફાવતની ગણતરી કરી શકીએ છીએ તેથી તમે આ મર્યાદિત તફાવતને તેના આજુબાજુના 6 ના ગુણાંકમાં ગણતરી કરી રહ્યા છો અને એ દરેક ગણતરી એક સમાન હશે નહીં તેની કિંમત અલગ અલગ હોય છે પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો આંકડાકીય રીતે દિશાઓ છે તો તમે મારો અર્થ એ છે કે જો તમે સરેરાશ ગણતરી કરશો તો આવી ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે તેથી જે ગણતરીઓ સમાન છે કારણ કે આ બધા રેખીય સંયોજનો એક માસ ગણતરી દ્વારા કરવામાં આવે છે જ્યારે માસ્ક આ રીતે બનાવવામાં આવેલું હોય છે તેથી તમે નોંધી શકો છો કે માસના દરેક ભાગ પર તમે શું કરી રહ્યા છો તો તમે ફક્ત તેનું મહત્વ ઉમેરી રહ્યા છો તેથી 1 1 નું પરિણામ 0 થશે તો આ રીતે અહીંયા માસ્ક મા મહત્વનું વિભાજન કરવા મા આવે છે અને તે રીતે બીજી ગણતરીઓ પણ થાય છે તો આ ચોક્કસ પરિસ્થિતિ મુજબ હોરીજોન્ટલ ગ્રેડીયાન્ટસ હોરીજોન્ટલ દીસામાં હોય છે તે જ રીતે વર્ટિકલ ડાયરેક્શન માં ગ્રેડીયાન્ટસ માંસ્ક દ્વારા પણ ગણતરી કરી શકાય છે આકસ્મિક રીતે આ માણસ બે ઈમેજ પ્રોસેસિંગ માં પ્રીવીટ ઓપરેટર કહેવામાં આવે છે અને તમે સમજો છો કે તમે આ દિશામાં છ વખત કોઈ વિશિષ્ટ ગણતરી કરી છે હવે રોબસ્ટ ગ્રેડીયાન્ટસ ગણતરી નુંબીજું ઉદાહરણ જોઇએ આ વિષયમાં આપણે સેન્ટ્રલ ગ્રેડીયાન્ટસ પર વધારે ભાર આપીશું અને ત્યારબાદ બીજા પર ભાર આપીશુ તો ઉદાહરણ તરીકે હોરીજોન્ટલ ડાયરેક્શન માં જ્યારે આપણે ગ્રેડીયાન્ટસ ની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણી કિંમત તરીકે 2 મુકશું તેથી અમે સેન્ટ્રિક રો માં પંક્તિઓની તુલનામાં વજન વધારે કરવામાં આવે છે અને ફરી એકવાર જેમ મેં કહ્યું હતું તેમ મળીને K ને લગતા સરવાળા દ્વારા તેની ગણતરી કરી શકાય છે તેથી માસ્ક માં વધારાનું વજન વિતરણ આના જેવું દેખાશે આ આડી દિશાઓ પર ગણતરી માટે વિતરણ અહીં થશે આ એક ઓપરેટર છે અને આવા કિસ્સામાં તેને 8 વખત ગણવામાં આવે છે હવે હું તમને અહીં આ gradient પ્રોસેસના પરિણામો બતાવીશ જમણી બાજુ ટોચ પરની ઇમેજને ધ્યાનમાં લો તે તમારી મૂળ ઈમેજ છે જો હું અહીંયા gradient ની ગણતરી કરું તો હું તે પિક્સેલ્સ ને વર્ટિકલ ગ્રેડીયાન્ટસ દ્વારા બતાવી રહ્યો છું તમે તે વાડ ના ઉભા થાંભલાને જોઈ શકો છો તે આ ચોક્કસ ઈમેજમાં અગ્રણી બને છે ફરીથી આડી વાડ માટે આડી દિશા નિર્દેશો અને વાડ જે તે દિશામાં જમીનને સમાંતર હોય છે અને તે જાળ વધુ આગળ આવે છે પરંતુ હવે હું જાતે વેક્ટર પરિણામને ધ્યાનમાં રાખી આ પરિણામ લઈશ આપણે બધી જ કિરણના pixels ને બધી ડિરેક્શનમાં તેને આનુસંગિક કિરણ ના બિંદુ સાથે અથવા તો તેની ક્ષિતિજના બિંદુ સાથે રાખીશ તેઓ ચોક્કસ ઈમેજમાં આગળ પડતો ભાગ ભજવે છે આ રીતે તમે આ પ્રકાર ની ગણતરી કરી શકો છો તો ચાલો હવે કોઈપણ અરબીટરિ માસ્ક ના ઉપયોગ સાથે આ ગણતરીને થોડી સરળ બનાવીએ તેનો અર્થ એ છે કે આપણે કોઈપણ અરબીટરિ વજનના વિતરણ ને ધ્યાનમાં લઈએ છીએ અને આ 3 x 3 માસ્ક નું ઉદાહરણ છે પરંતુ તે કોઈ પરિવારનો હોઈ શકે છે તેથી જો હું કેન્દ્રીય પિક્ચર ની આસપાસના pixel ની રકમ ધ્યાનમાં રાખવું અને આપણે ફોર્મમાં આ ગણતરીને રજૂ કરી શકીએ છીએ gx y w1fx − 1 y 1 w2fx y 1 w3fx 1 y 1 w4fx − 1 y wcfx y w5fx 1 y w6fx − 1 y − 1 w7fx y 1 w8fx 1 y 1 તેથી અમે ધારી રહ્યા છીએ કે અમે સંબંધિત સ્થાન પર ના કાર્યાત્મક મૂલ્યો પર વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના મહત્વને વધારીને અમે આ તમામ મૂલ્યો નો સરવાળો કરી અને તમને યોગ્ય મહત્વ આપશુ અને તે પ્રક્રિયાને ઈમેજમાં કાર્યાત્મક વેલ્યુ ને બદલશે તેથી આ ગણતરી convulsion ઓપરેશન આ સિવાય શક્ય નથી જ્યાં દરેક pixel પર તમે આ માસ્ક લગાવી રહ્યા છો અને તમે તેના મૂલ્યની ગણતરી કરી રહ્યા છો તે કાર્ય કરી મૂલ્ય અને આ પ્રક્રિયા કરેલા મૂલ્યો થી બદલી રહ્યા છો તેથી તે માનવાનું કાર્ય છે જે આ ઓપરેશન છે જે અમુક કિસ્સામાં આઉટ સિસ્ટમના ઇનપુટ આપવા માટે એક આવેગ રજૂ કરે છે તેથી આ વજન તેઓ આ કિસ્સામાં ભિન્ન આવેગ પ્રતિભાવને વ્યાખ્યાયિત કરે છે જેને ફિલ્ટરીંગ પણ કહેવામાં આવે છે કારણકે ત્યાં એક આવર્તન ડોમેન છે અને આ ડોમેન અર્થઘટનનું પરિવર્તન કરે છે જેને હું આગળના લેક્ચરમાં સમજાવીશ આ માસ્કને ઘણી વખત ફિલ્ટર્સ પણ કહેવામાં આવે છે તેથી આ ફિલ્ટર ને hx y વડે દર્શાવવામાં આવે છે આ પ્રકારના ફિલ્ટરિંગ નું એક ઉદાહરણ એ નોઈસ ફિલ્ટરિંગ છે જેમા માસ્ક વેલ્યુ દર્શાવેલી છે તમે જોઈ શકો છો કે બધી જ કિંમત હકારાત્મક છે અને તેપાડોશી કિંમત સાથે ખાસ મિશ્રણ ધરાવે છે અંતમાં આ બધી જ કિંમતનો સરવાળો 1 બરાબર થાય છે તેથી આ તમને એક પ્રકારનું લો પાસ ફિલ્ટરિંગ એક્શન આપશે અને જો હું આ ઓપરેશનને લાગુ કરો તો જેમ આપણે વાત કરી હતી તે રીતે આ ઈમેજ પર કોનવોલ્યુશન ઓપરેશન જે આજુબાજુ ના પિક્સેલ ની કિંમત નો ભારયુક્ત સરવાળો હશે અને ત્યાંથી પ્રોસેસ પિક્સેલ મૂલ્ય દ્વારા મૂળભૂત મૂલ્યોને બદલો અને ત્યારબાદ તમને એક ઇમેજ મળશે જ્યાં તમે જોઈ શકો છો કે વિખરાયેલી સંરચના આ કિસ્સામાં થોડી ઓછી દેખાય છે તો અહિ સુધી આ કાર્યમાં આ પ્રકારના ફિલ્ટરિંગ ઓપરેશન વિશેષ કિસ્સામાં ઉપયોગ થાય છે જેને ગૌસીયન સ્મૂથિંગ કહેવામાં આવે છે 𝑥𝑦 12𝜋𝜎2𝑒−𝑥−𝑥𝑐2𝑦−𝑦𝑐2 જ્યારે ફીલ્ટર અથવા માસની ગણતરી કરવામાં આવે છે ત્યારે માસ ના વજન ની ગણતરી ગૌસીયન વિતરણ પછી કરવામાં આવે છે તેથી તમે કેન્દ્રીય pixel પર આ વિતરણની ઉત્પત્તિને ધ્યાનમાં લો છો અને ક્યાં ગૌસીયન વિતરણના માનક વિચલનની પહોળાઈ અને માસ નુ કદ પણ આજુબાજુ ના કાર્યાત્મક મૂલ્ય ને મેળવવા માટે નક્કી કરવું પડે છે તો એક પ્રતીક છે જેનો ઉપયોગ સામાન્ય રીતે એક કોન્વોલ્યુશન ઓપરેશન છે આ એક કન્વોલ્યુશન ઓપરેશન છે તે માસ ની સાથે ગણતરી સૂચવે છે gx y fx y ∗ Gx y with σ 2 mask size 9X9 તેથી આ ચોક્કસ કિસ્સામાં માસ્ક નું કદ 9 x 9 છે અને તમારું σ 2 જેટલું હોય છે તો પછી આ કોન્વોલ્યુશન ઓપરેશન નો ઉપયોગ કરી ગૌસીયન માસ્ક નો ઉપયોગ કરીને તમે આની જેમ પરિણામ મેળવી શકો છો મિડીયન ફીલ્ટરીંગ એક પ્રકારની ગણતરી છે જે નું વર્ણન કરવું ખૂબ જ સરળ હોય છે તે શું કરે છે તે પોતાની આજુબાજુના મૂલ્યના સરેરાશ ની ગણતરી કરે છે અને તેને મૂળ કિંમત સાથે બદલે છે તે એક પ્રકારની બિનરેખાકીય ફીલ્ટરીંગ નું કામ કરે છે પરંતુ અલગ અલગ પ્રકારના વધારાના અવાજને ઘટાડવા માટે આ એક ખૂબ જ અસરકારક પદ્ધતિ છે જે ઇમેજ પર વેરવિખેર હોઈ શકે છે અને એને ઘટાડી શકાય છે આ પ્રકારના ફિલ્ટરિંગનો ઉપયોગ કરીને ઘટાડાનો ઉપયોગ કરીને ઘટાડી શકાય છે તેથી અહીં ઈમેજ પ્રોસેસિંગ પરના આ ફંડામેન્ટલ્સ મારા લેક્ચર ના અંતે છે અને તેથી સારાંશ તરીકે આપણે લેક્ચરમાં જે ચર્ચા કરી હતી તેના મુદ્દાઓ આપીશું આ ઈમેજ ઓપ્ટિકલ કેમેરામાં બનાવેલી હોય છે મેં ચકાસણી કરી છે 2D અને 3D બિંદુઓ મેપિંગ જે એક પ્રકારના પ્રક્ષેપણ દ્વારા થાય છે જે પરસ્પેકસ્ટીવ પ્રોજેક્શન તરીકે પણ ઓળખાય છે તેથી અમે આ પ્રોજેક્શન ના નિયમની ચર્ચા કરી આ સ્થિતિમાં ઇમેજ માંથી કોઈપણ એક બિંદુ ને દર્શાવવા માટે તમારે એક સિદ્ધિ રેખા દોરવી જોઈએ જે કોઈ ચોક્કસ પોઇન્ટ માંથી પસાર થતી હોય જે પ્રોજેક્શન ના મધ્ય તરીકે ઓળખાય છે જે ઇમેજ પ્લાનને આંતરછેદ બિંદુએ છેદે છે તે અનુરૂપ ઈમેજ બિંદુ ને વ્યાખ્યાયિત કરે છે જેને પરસ્પેક્ટિવ પ્રોજેક્શન કહેવાય છે ત્યાર પછી અમે ઈમેજ પ્રોસેસિંગ માં અલગ કામગીરી ની ચર્ચા કરી છે તેમાં બાઈનરાયઝેશન અને થ્રેશહોલ્ડિંગ ઓપરેશન અંગે ચર્ચા કરી તે પછી વિરોધાભાસ પર ચર્ચા કરી અને કોમ્પોનન્ટ લેબલિંગ વિશેની પણ ચર્ચા કરી અમે આગળ gradient ગણતરી વિશે પણ ચર્ચા કરી છે જ્યાં convulsion કામગીરી કઈ રીતે કરી શકાય અને કેવી રીતે edge ની ગણતરી હોઈ શકે છે તેની વાત કરી હતી ઓપરેશનમાં અમે ફિલ્ટરીંગ ની વિભાવના પણ રજૂ કરી છે તે માસ્ક સાથે ની ગણતરી છે અને માસ્ક તેના કોષમાં વજન ધરાવે છે અને પછી અમે અંતમાં મધ્ય ફિલ્ટરિંગ વિશે પણ ચર્ચા કરી હતી તો હવે હું અહીંયા વિરામ લઉં છું મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ